ઇજનેરો માટે ડેટા સાયન્સના કોર્સમાં R મોડ્યુલનાં 3 વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં આપણે R માં વેરિએબલ ના નામ આપવાના નિયમો જોવા જઈ રહ્યા છીએ અને R માં ઉપલબ્ધ એવા મૂળભૂત ડેટા પ્રકારો કયા છે અને આપણે બે મૂળભૂત R ઓબ્જેક્ટ્સ પણ જોવા જઈ રહ્યા છીએ વેક્ટર અને લિસ્ટ વિગતવાર રીતે ચાલો પહેલા R માં વેરીએબલ ના નામકરણનાં નિયમો જોઈએ R માં વેરીએબલ ના નામ આલ્ફાન્યુમેરિક અક્ષરો હોવા જોઈએ જેમા અન્ડરસ્કોર અને પ્રિયડ સિવાયના બીજા કોઇ પણ ખાસ અક્ષરો ના હોવા જોઇએ વેરીએબલ નામ હંમેશાં મૂળાક્ષરોથી શરૂ થવા જોઇએ અને એમા અન્ડરસ્કોર અને પ્રિયડ સિવાય અન્ય કોઈ ખાસ અક્ષરો ચાલે નહી આ યોગ્ય વેરીએબલ નામોનાં કેટલાક ઉદાહરણો બતાવે છે જેનો ઉપયોગ R માં થઈ શકે છે પ્રથમ b2 7 વેરીએબલ b2 ને 7 ની કિંમત સોંપે છે આ માન્ય વેરીએબલ નામ છે કારણ કે તેની શરૂઆત મૂળાક્ષરોથી થઈ છે અને તેમાં ફક્ત વર્ણમાળા અક્ષરો છે એ જ રીતે બીજા વેરીએબલ Manoj GDPL scientist આ પણ માન્ય વેરીએબલ નામ છે કારણ કે તેમાં એક ખાસ અક્ષર છે પરંતુ તે અન્ડરસ્કોર છે જે વેરીએબલ નામ બનાવવા માટે યોગ્ય છે હવે ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ કે જ્યાં વેરીએબલ નામો યોગ્ય નથી જેમ કે 2b 7 ખોટુ છે જે તમને એરર આપશે કારણ કે તે આંકડાકીય અક્ષરથી શરૂ થાય છે જે નિયમ મુજબ યોગ્ય નથી R માં કેટલાક પૂર્વવ્યાખ્યાયિત સ્થાવર ઘટકો પણ હોય છે જેમ કે પાઇ અક્ષરો લોઅરકેસ a to z અને અપરકેસમાં અક્ષરો જે A to Z સુધીના મોટા અક્ષરો હોય છે અને વર્ષ ના મહિનાઓ પણ હોઇ છે તમે દરેક મહિનાના નામ મંથ name નો ઉપયોગ કરીને મેળવી શકો છો અને તમે મહિનાના નામના સંક્ષેપને ટાઇપ કરીને મહિનાના નામોનું સંક્ષેપ કરી શકો છો ચાલો હવે ડેટા ટાઇપ જોઇએ જે R માં ઉપલબ્ધ છે R માં નીચેનાં મુજબના મૂળભૂત ડેટા ટાઇપ પ્રકારો છે અને નિચેના કોષ્ટકમાં કયો ડેટા ટાઇપ કઇ પ્રકાર ની કિંમત લઇ શકે છે તે દર્શાવ્યુ છે R પાસે લોજિકલ ડેટા પ્રકારો છે જે ક્યાં તો સાચા કે ખોટાનું મૂલ્ય લે છે તે પૂર્ણાંક ડેટા પ્રકારોને સમર્થન આપે છે જે તમામ પૂર્ણાંકો અને સંખ્યાત્મકનો સમૂહ છે જે બધી વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ છે અમે કોમ્પલેક્સ વેરિએબલ પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ R બધા કોમ્પલેક્સ નંબર સમૂહને સમર્થન આપે છે આ ઉપરાંતઆપણી પાસે કેરેક્ટર ડેટા ટાઇપ પ્રકાર પણ છે જ્યાં તમારી પાસે બધા મૂળાક્ષરો અને વિશિષ્ટ અક્ષરો જે મૂળભૂત ડેટા પ્રકારનાં પાત્રોની વિંડો હેઠળ હોય છે ઘણા કાર્ય છે જે ડેટા પ્રકારોનો ઉપયોગ કરીને કરી શકાય છે નીચેનું કોષ્ટક તમને કાર્ય કરવા માટે ક્રિયા અને વાક્યરચના આપે છે ઉદાહરણ તરીકે પ્રથમ કાર્ય એ ઓબજેક્ટ ના ડેટા પ્રકારને શોધવાનું છે ઓબજેક્ટ ના ડેટા પ્રકાર શોધવા માટે તમારે ફંકશન નો ઉપયોગ કરવો પડશે આ કરવા માટેનું વાક્યરચના એ છે કે તમારે ઓબજેક્ટ ના ડેટા પ્રકારને શોધવા માટે ફંક્શન ના આર્ગ્યુમેન્ટ તરીકે ઓબજેક્ટ ને પાસ કરવાનો રહેશે બીજું કાર્ય એ ચકાસવું છે કે ઓબજેક્ટ ચોક્કસ ડેટા પ્રકારનો છે કે નહીં આ કરવા માટે તમારે ડેટા ટાઇપ પહેલા ડોટ ઉપયોગ કરવાનો રહેશે ઉદાહરણ તરીકે જો તમારી પાસે વેરિયેબલ a છે જે ઇન્ટીજર તરીકે વ્યાખ્યાયિત થયેલ છે અને જો તમે આ ઇઝ ડોટ ઇન્ટીજર ઓફ a આદેશનો ઉપયોગ કરો છો એ સાચુ બતાવશે વેરીએબલ a જો ઇન્ટીજર તરીકે વ્યાખ્યાયિત નથી તો આ ખોટું બતાવશે અને ત્રીજું કાર્ય એ રસપ્રદ કાર્ય છે જ્યાં તમે ઓબજેક્ટ ના ડેટા પ્રકાર ને તમારી ક્રિયા પ્રમાણે તેને બદલી અથવા કન્વર્ટ કરી શકો છો આવુ કરવા માટે વાક્યરચના આ પ્રમાણે છે એસ ડોટ ડેટા ટાઇપ ઓફ ઓબજેક્ટ છે ધ્યાન રાખો કે બધા કનવર્ઝન શક્ય નથી અને તે કોઇ કિસ્સામાં તે નલ કિંમત પરત કરશે આ કરવા માટે સેમ્પલ કોડ જે નીચે મુજબ છે પ્રથમ એક૧ નો પ્રકાર જે આંકડાકીય ચલ છે તેથી જો તમે ટાઇપ ઓફ કરશો તમને ડબલ મળશે જે આંકડાકીય ચલ છે અને જો તમે ટાઇપ ઓફ એ સ્ટ્રિન્ગ કરશો જે 22 1 2001 મુદ્રિત છે તો તે કેરેક્ટર તરીકે મૂલ્ય આપશે હવે જો તમે ચેક કરવા માંગતા હોય કે 21 11 2001 એ કેરેક્ટર વેરિએબલ તરીકે બન્યુ છે કે કેમતમારે ઇસ ડોટ કેરેક્ટર કમાન્ડ નો ઉપયોગ કરવાનો રહેશે જે તમને જવાબમાં સાચુ આપશે કારણ કે તે કેરેક્ટર વેરિએબલ તરીકે વ્યાખ્યાયિત કર્યું છે હવે આગળના ઉદાહરણ આપણે એ જોઇશુ કે 22 11 2001 જે કેરેક્ટર વરિએબલ તરીકે વ્યાખ્યાયિત છે જેને આપણે ડેટ માં ફેરવિશુ અને પછી ચેક કરશુ કે ડેટ એ કેરેક્ટર વરિએબલ છે કે કેમ પરિણામ ખોટું છે કારણ કે જ્યારે તમે આ કેરેક્ટર વરિએબલ ને તારીખ તરીકે કન્વર્ટ કરો છો ત્યારે તે એક આંકડાકીય વેરિએબલ હશે તેથી જ્યારે તમે પૂછવા માંગતા હો કે આ કેરેક્ટર વરિએબલ છે કે નહીં તે પરિણામ ખોટું હશે તમે ન્યુમેરીક વેરિએબલ ને કોમ્પલેસ્ક વેરિએઅલ મા પણ કન્વર્ટ કરી શકો છે જેની માટે એસ ડોટ કોમ્પલેસ્ક ઓફ નો ઉપયોગ કરવાનો રહેશે ઉદાહરણ તરીકે એસ ડોટ કોમ્પલેસ્ક ઓફ ૨ કરશુ તે ન્યુમેરિક વેરિએબલ બે૨ ને કોમ્પલેક્સ વેરિએબલ 20i માં કન્વર્ટ કરશે ચલો હવે એસ ડોટ ન્યુમેરીક ઓફ કમાન્ડનો ઉપયોગ કરી કેરેક્ટર ને ન્યુમેરીક વેરીએબલમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કરીએ જે તમને જવાબમાં ઉપલબ્ધ નથી અથવા એન આપશે તેથી કેરેક્ટર માથી ન્યુમેરીક માં કન્વર્ટ કરવુ શક્ય નથી અમારી પાસે R ના ઘણા મૂળભૂત ઓબાજેક્ટ છે આમાં સૌથી મહત્વપૂર્ણ છે વેક્ટર લીસ્ટ અને ડેટા ફ્રેમ્સ વેક્ટર એ સમાન ડેટા પ્રકારોનો સંગ્રહ છે લીસ્ટ એ ઓબ્જેક્ટ નો સંગ્રહ છે જેમાં તે પોતે પણ સામેલ છે અને ડેટા ફ્રેમ એ સામાન્ય ટેબ્યુલર ઓબ્જેક્ટ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને R પ્રોગ્રામિંગ ભાષાના સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે આના વિષે વધારે ડીટેલ માં આપણે આગળનાં લેકચર માં જોઈશું ચાલો હવે પહેલા જોઈએ વેક્ટર શું છે વેક્ટર એ આપેલ લંબાઈના મૂળભૂત ડેટા પ્રકારોનો ઓર્ડર સંગ્રહ છે તેથી અહીં ફક્ત મુખ્ય વસ્તુ એ છે કે વેક્ટરના બધા તત્વો સમાન ડેટા પ્રકારનાં હોવા જોઈએ હવે આપણે જોઈશું કે R માં વેક્ટર કેવી રીતે બનાવાય છે જેના માટે કોન્કેટેનેશન કમાન્ડ નો ઉપયોગ થશે તેથી હવે હું વેક્ટરને વ્યાખ્યાયિત કરવા જઈશ જેમાં ચાર ન્યુમેરીકલ વેરીએબલો છે અને હું તેને વેરીએબલ X ને સોંપું છું અહીં કોડ X કોન્કેટેનેશન છે અને પછી હું X છાપું છું તેથી જો તમે કોડના આ ભાગને રન કરશો તો આ આ રીતે કન્સોલમાં આઉટપુટ દેખાય છે તે 2 3 4 5 6 7 8 9 ચલો સાથે વેક્ટર એક્સ બનાવે છે અને તેમને કન્સોલમાં છાપે છે આગળ આપણે લીસ્ટ પર આગળ વધીએ લીસ્ટ એ સામાન્ય વસ્તુ છે જે ઓબ્જેક્ટ નો ઓર્ડર સંગ્રહનો સમાવેશ કરે છે લીસ્ટ એ વેક્ટરની સૂચિ મેટ્રિસની સૂચિ અક્ષરોની સૂચિ અને ફન્કશનની સૂચિ અને તેથી વધુ હોઈ શકે છે લીસ્ટ કેવી દેખાય છે તે સમજાવવા માટે આપણે અહીં એક ઉદાહરણ લઈએ છીએ અમે એક કર્મચારીઓની સૂચિ બનાવવા માંગીએ છીએ આ માટે મારે વિગતો જોશે જેમ કે આઈડી કર્મચારીનું નામ અને કર્મચારીઓની સંખ્યા તેથી હું તે દરેક એટ્રીબ્યુટ માટે વેક્ટર બનાવી રહ્યો છું પ્રથમ એટ્રીબ્યુટ એ એક ન્યુમેરિક વેરિયેબલ છે જેમાં કર્મચારી આઈડી હોય છે જે અહીં કમાન્ડનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે જે એક ન્યુમેરિક વેક્ટર છે અને બીજો એટ્રિબ્યુટ કર્મચારી નામ છે જે અહીં કોડની આ લાઇનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે જે કેરેક્ટર વેક્ટર છે અને ત્રીજી એટ્રિબ્યુટ કર્મચારીઓની સંખ્યા છે જે એક ન્યુમેરિક વેરીએબલ છે હવે હું આ ત્રણેય જુદા જુદા ડેટા પ્રકારોને કર્મચારીઓની વિગતોવાળી લીસ્ટ માં જોડી શકું છું જે લીસ્ટ કમાન્ડ નો ઉપયોગ કરીને કરી શકાય છે તેથી આ કમાન્ડ અહીં એમ ડોટ લિસ્ટ વેરીએબલ બનાવે છે જે ID emp dot name અને num dot employees ની લીસ્ટ છે જે ઉપર વ્યાખ્યાયિત છે એકવાર લીસ્ટ બની ગયા પછી તમે લીસ્ટને છાપી શકો છો અને આઉટપુટ કેવું દેખાય છે તે જોઈ શકો છો જ્યારે તમે આ રન કરશો ત્યારે તમે કન્સોલમાં જોઈ શકો છો કે લીસ્ટ છપાઈ છે જેમાં પ્રથમ ID છે જે 1 2 3 4 છે પછી બીજું એલિમેન્ટ કર્મચારીઓનાં નામ છે અને લીસ્ટનું ત્રીજું એલિમેન્ટ છે જે કર્મચારીઓની સંખ્યા કેટલી છે તે બતાવે છે આ પ્રમાણે આપણે લીસ્ટ બનાવ્યું હવે આપણે જોઈશું કે લીસ્ટ ના ઘટકો કેવી રીતે વાપરવા લીસ્ટના તમામ ઘટકોને નામ આપી શકાય છે અને લીસ્ટના ઘટકોને એક્સેસ કરવા માટે તમે તે નામોનો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે આ તે જ લીસ્ટ છે જે અમે બનાવી છે તમે સમાન ID એમ્પ ડોટ નામ અને એમ્પ ડોટ કર્મચારી નો ઉપયોગ કરી શકો છો સીધી લીસ્ટ બનાવવાની જગ્યાએ તમે આ એટ્રીબ્યુટ માટેના નામ આપી શકો છો જેમ કે ID કર્મચારીઓના નામ અને કુલ કર્મચારીઔ જે કોડમાં બતાવ્યા પ્રમાણે એકવાર તમે આ કોડને એક્ઝીક્યુટ કરો તે પછી તમે જોઈ શકો છો કે તે લીસ્ટ બની ગયું છે અને જો તમે લીસ્ટના આ એલિમેન્ટને એક્સેસ કરવા માંગતા હો તો તમે ડોલર કમાન્ડ એમ ડોટ લીસ્ટ નો ઉપયોગ કરીને એક્સેસ કરી છો તેથી જ્યારે તમે આ કમાન્ડ નો ઉપયોગ કરો અને પરિણામ છાપશો ત્યારે તમે કર્મચારીઓનાં નામ જોઈ શકો છો તમે ઇન્ડીસ ની મદદથી પણ લીસ્ટના ઘટકો એક્સેસકરી શકો છો લીસ્ટના ઉચ્ચ સ્તરના ઘટકોને એક્સેસ કરવા માટે તમારે ડબલ સ્લિસીંગ ઓપરેટર નો ઉપયોગ કરવો પડશે જે બે સ્ક્વેર બ્રેકેત્સ છે અને જો તમે લીસ્ટના નીચલા અથવા આંતરિક સ્તરના ઘટકોને એક્સેસ કરવા માંગતા હો તો તમારે ડબલ સ્લિસીંગ ઓપરેટર સાથે બીજા સ્ક્વેર બ્રેકેત્સ નો ઉપયોગ કરવો પડશે અહીંનો કોર્સ સમજાવે છે કે કેવી રીતે ટોચનાં સ્તરનાં ઘટકો એક્સેસ કરવા ઉદાહરણ તરીકે હું IDs એક્સેસ કરવા માંગું છું હું પ્રિન્ટ એમ્પ ડોટ લીસ્ટ નો ઉપયોગ કરૂ છું અને આ ડબલ સ્લિસીંગ ઓપરેટર છે જે મને પ્રથમ સ્તર આપશે જે ID છે બીજો ઘટક પણ તે જ રીતે એક્સેસ કરી શકાય છે જે પરિણામ અહીં બતાવવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે પ્રથમ પેટા એલિમેન્ટ અથવા ID નો આંતરિક ઘટક તમારે એમ્પ ડોટ લીસ્ટ ની સાથે ડબલ સ્લિસીંગ ઓપરેટર નો ઉપયોગ કરવો પડશે અને પ્રથમ એલિમેન્ટ ને બીજા સ્ક્વેર બ્રેકેત્સ માં આપવો પડશે એ જ રીતે તમે ડબલ સ્લિસીંગ ઓપરેટર નો ઉપયોગ કરીને પ્રથમ કર્મચારીના નામને એક્સેસ કરી શકો છો લીસ્ટમાં ઘટકોને એક્સેસ કરીને તમે ઇચ્છો તે સાથે બદલીને પણ સુધારી શકાય છે ઉદાહરણ તરીકે હું કર્મચારીઓની કુલ સંખ્યાને 5 માં બદલવા માંગુ છું જે કુલ કર્મચારીઓ ને 5 ની કિંમત સોંપીને સરળતાથી કરી શકાય છે અને હું કર્મચારીની સૂચિના ઘટકની સૂચિમાં એક નવું કર્મચારીનું નામ ઉમેરવા માંગું છું જેનું નામ 2 છે અને હું આ નવા નામ નીરને તે પેટા ઘટકમાં નવા કર્મચારી તરીકે ઉમેરવા માંગું છું તેથી હું આ કેરેક્ટર વરીએબલ Nir ને સીધા જ બીજા ઘટક અને લીસ્ટના પાંચમા પેટા ઘટકને સોંપી શકું છું હવે આપણે કર્મચારી IDs પણ વધારવાની જરૂર છે અને તમારે આ કર્મચારી અને નવી આઈડી આપવાની છે જે 5 છે હવે આપણે શું કરી રહ્યા છીએ આ કમાન્ડથી તમે ઘટકના પાંચમા પેટા તત્વને એક્સેસ કરી પછી ડેટા મૂલ્ય 5 સોંપશો હવે એકવાર તમે લીસ્ટ છાપશો ત્યારે તમે જોઈ શકશો કે આઈડી કર્મચારીઓની સંખ્યા 5 છે અને કુલ સ્ટાફ 5 છે અને નીરવ નામ સૂચિમાં ઉમેરાયું છે આગળ આપણે લીસ્ટને કેવી રીતે જોડવું તે જોઈશું કોન્કેટેનેશન ફંક્શનની મદદથી બે યાદીઓ જોડી શકાય છે આનો વાક્યરચના એ સૂચિ 1 અને સૂચિ 2 નું સંક્ષેપ છે અમારી પાસે એક સૂચિ છે જેમાં પહેલેથી ત્રણ લક્ષણો છે તમે બીજું લક્ષણ ઉમેરવા માંગો છો જે કર્મચારીની વય છે તેના માટે હું એક નવી સૂચિ બનાવી રહ્યો છું જેમાં પાંચ કર્મચારીઓની વય છે હવે હું આ નવા લીસ્ટ જે એમ ડોટ એઝ ને આપણા મૂળ લીસ્ટ એમ્પ ડોટ લીસ્ટ સાથે જોડવા માગું છું તેથી જ્યારે તમે આ બે યાદીઓ એકીકૃત કરવા માંગતા હો ત્યારે તમારે આ કોન્કેટેનેશન ઓપરેટર સાથે મૂળ સૂચિ અને પછી નવી સૂચિનો ઉપયોગ કરવો પડશે તેથી આ આદેશ આ બે સૂચિઓને જોડે છે તમે હવે તેને કર્મચારી ડોટ સૂચિને સોંપશો જ્યારે તમે આ નવી કર્મચારીની કોઈ સૂચિ છાપશો ત્યારે તમે જોશો કે તમે મૂળ સૂચિમાં બીજુ નવું એટ્રીબ્યુટ વય ઉમેર્યું છે સારાંશમાં આપણે R માં આવતા ડેટા ટાઈપ જોયા અને R ના બે ઓબ્જેક્ટ વેક્ટર અને લીસ્ટ પણ જોયા હવે પછીના વ્યાખ્યાનમાં આપણે R ના મહત્વપૂર્ણ ડેટા ઓબ્જેક્ટ પર ધ્યાન આપશું જે ડેટા ફ્રેમ્સ છે